આ વ્યાખ્યાન માં આપણે વિવિધ આઉટપુટ ઉપકરણો સેન્સર અને એક્ચ્યુએટર્સ પર ટૂંકી ચર્ચા સાથે પ્રારંભ કરીશું જે પ્રયોગો અને ડિસ્પ્લે માટે જરૂરી રહેશે જે અમે તમને STM32 અને આર્ડિનો બોર્ડ નો ઉપયોગ કરીને બતાવીશું આ વ્યાખ્યાન માં આપણે 2 જુદા જુદા આઉટપુટ ડિવાઇસીસ તેમની કેટલીક લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું એક તે ખૂબ જ પરિચિત 7 સેગમેન્ટનું LED ડિસ્પ્લે યુનિટ છે જે તમારામાંથી ઘણાને ખબર હશે અને બીજું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ડિસ્પ્લે યુનિટ છે ચાલો 7 સેગમેન્ટના LED ડિસ્પ્લે યુનિટથી પ્રારંભ કરીએ 7 સેગમેન્ટ ડિસ્પ્લે યુનિટ શું છે તમારામાંથી ઘણા લોકો પહેલેથી જ આ પ્રકાર ના ઉપકરણથી પરિચિત હોઈ શકો છો તે એક ડિસ્પ્લે ડિવાઇસ છે જેમાં 8 લાઇટ એમીટિંગ ડાયોડ્સનો સમાવેશ થાય છે જે ચોક્કસ ફેશનમાં ગોઠવાય છે આમાંના 7 LED છે જે 8 જેવી પેટર્નના રૂપ માં ગોઠવાયેલ છે અને ત્યાં ડોટ પૉઇન્ટ છે આ પ્રકારનાં ડિસ્પ્લે ઇન્ડિવિડ્યુઅલ સેગ્મેન્ટ્સ ને યોગ્ય રીતે સક્રિય કરીને 0 થી 9 સુધી ના સંખ્યાત્મક અક્ષરો પ્રદર્શિત કરવા માટે ખૂબ ઉપયોગી છે જે બધા લાઈટ એમીટિંગ ડાયોડ અથવા LED છે જે બાર સળિયા ના આકારના હોય છે ઝગમગાટ કરીને અથવા ઝગમગાટ ન કરીને તમે કોઈપણ મનસ્વી સંખ્યાત્મક પાત્ર પ્રદર્શિત કરી શકો છો ફક્ત 0 થી 9 સંખ્યાત્મક અક્ષર જ નહીં તમે હેક્સાડેસિમલ અક્ષરો A B C D E F પણ પ્રદર્શિત કરી શકો છો ઉદાહરણ તરીકે તમે A ને આ રીતે પ્રદર્શિત કરી શકો છો તમે b ને લોવર કેસ માં આ રીતે દર્શાવી શકો છો C ને આ રીતે દર્શાવી શકો છો d ને લોવર કેસ માં આ રીતે ફરીથી પ્રદર્શિત કરી શકો છો E આ રીતે પ્રદર્શિત થઈ શકે છે અને F ને આ રીતે દર્શાવી શકો છો તેથી 0 થી 9 ઉપરાંત તમે હેક્સાડેસિમલ અક્ષરો પણ પ્રદર્શિત કરી શકો છો તેથી 7 સેગમેન્ટના યુનિટ્સ હેક્સાડેસિમલ ડિસ્પ્લે ઉપકરણ તરીકે ખૂબ ઉપયોગી છે તે આવું દેખાય છે ત્યાં 7 સેગમેન્ટ્સ છે જે A B C D E F G નંબરવાળા છે અને ત્યાં ડોટ પૉઇન્ટ છે એક લાક્ષણિક ડિસ્પ્લે યુનિટ આના જેવું લાગે છે ત્યાં 10 પિન છે 5 આ બાજુ 5 બીજી બાજુ અને આ 10 પિનો ને તમામ ઇન્ડિવિડ્યુઅલ સેગ્મેન્ટ્સ સાથે જોડાણો છે અને એક કૉમન ટર્મિનલ પણ છે જે બંને બાજુએ ઉપલબ્ધ છે હવે LED અંદર કેવી રીતે જોડાયેલ છે તેના આધારે આ 7 સેગમેન્ટના ડિસ્પ્લે યુનિટ્સ 2 પ્રકાર ના હોઈ શકે છે ક્યાં તો કૉમન એનોડ અથવા કૉમન કૅથોડ કૉમન એનોડનો અર્થ એ કે એનોડ ટર્મિનલ્સ બધા એક સાથે જોડાયેલા છે અને આ તમારો કૉમન પૉઇન્ટ છે પરંતુ બીજી રીતે જોઈએ તો તેનો અર્થ છે કે તમારી પાસે આ પ્રકાર ના LED છે જો કૅથોડ ટર્મિનલ્સ એક સાથે જોડાયેલા છે અને જો આ કૉમન ટર્મિનલ છે તો તમે આને એક કૉમન કૅથોડ પ્રકારનું ડિસ્પ્લે કહી શકો છો તેથી તેઓ આંતરિક રીતે કેવી રીતે જોડાયેલા છે તેના આધારે તમારી પાસે 2 વિવિધ પ્રકારનાં ડિસ્પ્લે યુનિટ્સ કૉમન એનોડ અથવા કૉમન કૅથોડ હોઈ શકે છે હવે નોંધવાની વાત એ છે કે જ્યારે તમે ખરેખર 7 સેગમેન્ટ ડિસ્પ્લે યુનિટ પ્રદર્શિત કરી રહ્યા હો ત્યારે સંપૂર્ણ તીવ્રતા થી ઝગમગાટ માટે LED દ્વારા 5 થી 10 mAmp કરંટ પસાર થવો જરૂરી છે કરંટ પસાર થવાનો આ ન્યૂનતમ જથ્થો છે અને સામાન્ય રીતે અમે કેટલાક કરંટ લીમિટિંગ રેઝિસ્ટન્સ નો ઉપયોગ કરીએ છીએ જે ઇન્ડિવિડ્યુઅલ LED દ્વારા કુલ કરંટ ના પ્રવાહ ને મર્યાદિત કરશે નોંધવાની વાત એ છે કે જ્યારે કોઈ LED ઝગમગતી હોય ત્યારે તે ફોરવર્ડ બાયસ્ડ હોય છે ત્યારે તેનો વોલ્ટેજ સામાન્ય રીતે 1 2 વોલ્ટ નો હોય છે કેટલાક LED માટે તે હજી વધુ હોઈ શકે છે જો આપણે એક ઇન્ડિવિડ્યુઅલ LED જોઈએ તો અમારો કહેવાનો અર્થ તે છે કે તમારે તેની સાથે શ્રેણી માં કરંટ લીમિટિંગ અવરોધ જોડવાની જરૂર છે ચાલો આપણે કહીએ કે એક બાજુ હું 5 વોલ્ટ ને જોડું છું બીજી બાજુ હું ગ્રાઉન્ડ ને જોડું છું અને મારે 5mA કરંટ તેમાંથી પસાર કરવો છે તો પછી આ અવરોધ ની કિંમત ખૂબ જ સરળતાથી 5V 1 2V 5mA દ્વારા ગણતરી કરી શકાય છે તે તમને અવરોધ નું મૂલ્ય આપશે કેટલીક વાર જ્યારે તમારી પાસે 7 સેગમેન્ટમાં ડિસ્પ્લે યુનિટ હોય છે ત્યારે અંદર 8 LED હોય છે આમાંના દરેક ઇન્ડિવિડ્યુઅલ ટર્મિનલ્સ સાથે એક અવરોધ ને જોડવો એ શ્રેષ્ઠ બાબત હશે જેથી દરેક સેગમેન્ટ દ્વારા 5mA કરંટ નક્કી કરી શકાય પરંતુ તેને સરળ બનાવવા માટે ઇન્ટરફેસિન્ગ કરવા માટે તમે 8 રેઝિસ્ટન્સ નો ઉપયોગ કરવાને બદલે તમે નાનો અવરોધ વાપરી શકો છો અને કૉમન એનોડ માટે તમે તેને 5V સાથે કનેક્ટ કરી શકો છો અને જે પણ સેગમેન્ટ તમે ઝગમગાવવા માંગો છો તેને તમે ગ્રાઉન્ડથી કનેક્ટ કરી શકો છો પછી આ અવરોધ કરંટ ના કુલ પ્રવાહ ને નિર્ધારિત કરશે સૌથી ખરાબ સ્થિતિ માં જ્યારે બધા 8 સેગમેન્ટ્સ ઝગમગતા હોય ત્યારે આ કરંટ ને આ 8 સેગમેન્ટમાં વહેંચવામાં આવશે તેથી કુલ તમારે આ અવરોધમાંથી 40 mA કરંટ ના પ્રવાહની મંજૂરી આપવી જોઈએ તે મુજબ તમારે અવરોધ નું મૂલ્ય સિલેક્ટ કરવું જોઈએ આની જેમ તમે ઉપયોગ માં લેવાતા અવરોધ નું મૂલ્ય સિલેક્ટ કરી શકો છો જ્યારે તમારી પાસે આવા ડિસ્પ્લે યુનિટ હોય ત્યારે માની લો કે મારી પાસે કૉમન એનોડ ડિસ્પ્લે છે કૉમન ટર્મિનલ 5V સાથે જોડાયેલ છે કોઈ ભાગને ગ્લો કરવા માટે સંબંધિત સેગમેન્ટ પિન ને ગ્રાઉન્ડ થી કનેક્ટ કરવી પડશે માની લો કે જો હું 0 અક્ષર પ્રદર્શિત કરવા માંગુ છું 0 શું છે 0 આવો દેખાશે G સિવાય ના બધા જ સેગમેન્ટ્સ ગ્લો થશે તેથી ફક્ત G Vcc સાથે કનેક્ટ થશે અને અન્ય તમામ સેગમેન્ટ્સ ગ્રાઉન્ડ સાથે કનેક્ટ થશે તેવી જ રીતે જ્યારે તમે 5 પ્રદર્શિત કરવા માંગો છો 5 અક્ષર આવો છે તેથી B અને E સેગમેન્ટ્સ ઝગમગાટ કરશે નહીં B અને E ને તમે Vcc સાથે કનેક્ટ કરો અને બીજા બધાને ગ્રાઉન્ડ સાથે એ જ રીતે F B C અને D કેરેક્ટર માટે ચમકતા નથી તેથી B C D તમે આ રીતે Vcc સાથે કનેક્ટ કરી રહ્યાં છો જો તે કૉમન કૅથોડ છે તો ફક્ત કન્વેન્શન ઊલટું થઈ જશે તો આ રીતે તમે માઇક્રોકન્ટ્રોલરને 7 સેગમેન્ટના LED ડિસ્પ્લે યુનિટ સાથે ઇન્ટરફેસ કરી શકો છો મેં તમને ઇન્ટરફેસિંગની મૂળ રીત જણાવી છે ચાલો હવે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે યુનિટ પર આવીએ જે આજે ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે ઘણા ડિસ્પ્લે ઉપકરણોમાં આપણે LCD ડિસ્પ્લે યુનિટ્સ જોઈએ છે LCD ડિસ્પ્લે યુનિટ્સ નો ઉપયોગ આપણા ઘણા બધા મોબાઇલ ફોન આપણા લેપટોપ ની સ્ક્રીન ટચ સ્ક્રીન અને ઘણા બધા નિયંત્રણ ઉપકરણોથી શરૂ થતી અસંખ્ય એપ્લિકેશનમાં ડિસ્પ્લે સ્ક્રીન તરીકે થાય છે કેટલીક જૂની LCD સ્ક્રીનો રંગ પ્રદર્શિત કરી શકતી નથી જેને મોનોક્રોમ સ્ક્રીન કહેવામાં આવે છે તેઓ ફક્ત કાળા અને સફેદ રંગ માં જ પ્રદર્શિત કરી શકે છે આ LCD સ્ક્રીન નો મુખ્ય ફાયદો એ છે કે તેઓ LED ની તુલના માં ખૂબ ઓછી શક્તિ નો વપરાશ કરે છે મેં તમને દરેક LED ને ગ્લો કરવા કહ્યું હતું તમારે 5mA કરંટ ની જરૂર છે પરંતુ LCD માં કરંટ ની જરૂરિયાત માઈક્રો એમ્પિયરના ક્રમ માં છે અને LCD યુનિટ્સ નું નિર્માણ કરવાની રીત તે ફોર્મ ફેક્ટરની દ્રષ્ટિએ ખૂબ પાતળું છે LCD કેવી રીતે બનાવવામાં આવે છે તેની વિગતોમાં હું નથી જતો ફક્ત તમને એમ કહેવું છે કે LCDની અંદર અનેક સ્તરો છે તે બધા એક સાથે સેન્ડવીચ થયેલ છે લેયર એ કેન્દ્રીય વસ્તુ છે જે અહીં મધ્યમાં બતાવવામાં આવી છે આ એક લિક્વિડ ક્રિસ્ટલ સ્તર છે ત્યાં એક વિશેષ મટીરિયલ છે જેને લિક્વિડ ક્રિસ્ટલ કહેવામાં આવે છે એપ્લાય કરેલા વોલ્ટેજ પર આધારિત તે ક્યાં તો લાઈટને પસાર થવા દે છે અથવા તે લાઈટને અવરોધે છે તે સામાન્ય રીતે ધ્રુવીકૃત હોય છે અને બંને બાજુ કેટલાક કાંચ હોય છે આ એક કાંચ નું લેયર છે ત્યાં કાંચ નું લેયર છે લિક્વિડ ક્રિસ્ટલ તેમની વચ્ચે સેન્ડવીચ થયેલ છે અને ચાલો ધારી લઈએ કે તે LCDનું 7 સેગમેન્ટ ડિસ્પ્લે યુનિટ છે ત્યાં એક ઇલેક્ટ્રોડ હશે જે અહીં હશે અને તે 7 સેગમેન્ટના ડિસ્પ્લેના આકાર માં હશે આ ઇન્ડિવિડ્યુઅલ ઇલેક્ટ્રોડ્સ કરંટ પસાર કરીને સક્રિય કરી શકાય છે લાગુ કરાયેલા કરંટ ના આધારે ત્યાં લાઈટ નું થોડું ધ્રુવીકરણ થશે જે તેના દ્વારા વહેશે અને ધ્રુવીકરણ પર આધાર રાખીને થોડી લાઈટ અવરોધિત કરવામાં આવશે અને થોડી લાઈટ પસાર થશે પાછળ ની બાજુ એક અરીસો છે જે લાઈટને પ્રતિબિંબિત કરે છે જેથી તે દ્દશ્યમાન થાય સારી તીવ્રતા માટે હંમેશા LED બેક પ્લેન હોય છે જ્યાં પાછળ ની બાજુ એક પ્રકાર ની રોશની હોય છે જેથી દ્દશ્યમાન વાહન ખૂબ સ્પષ્ટ બને તેથી અહીં મેં તેનો ખૂબ જ ટૂંકમાં ઉલ્લેખ કર્યો તેમાં કેટલાક સ્તરો હોય છે ત્યાં 2 પોલારાઇઝ્ડ પેનલ્સ છે જેમાં મેં બતાવ્યા પ્રમાણે પ્રવાહી ક્રિસ્ટલ સૉલ્યુશન સેન્ડવીચ થયેલ હોય છે અને ત્યાં લાઈટ પાડવામાં આવે છે જ્યારે લાઈટ કલર LCD ના સ્તરોમાંથી પસાર થાય છે ત્યારે તેઓ અમુક રીતે ધ્રુવીકરણ કરવામાં આવે છે જે રંગોને રજૂ કરે છે તે એક ખૂબ જ વ્યવહારુ પ્રકારનું એન્જિનિયરિંગ કરવામાં આવે છે જેથી લાઈટ ચોક્કસ રંગના ગુણધર્મો સાથે બહાર આવે જ્યારે કેટલાક ઇલેક્ટ્રિક કરંટ કોઈ એક ઇલેક્ટ્રોડમાંથી પસાર થાય છે ત્યારે આ ઇલેક્ટ્રિક કરંટ પ્રવાહી સ્ફટિક પરમાણુઓ ને પ્રભાવિત કરશે તેઓ તેમનો અભિગમ બદલશે અને અભિગમ ના પરિવર્તન ને આધારે ધ્રુવીકૃત લાઈટ ક્યાં તો પ્રવાહ કરશે અથવા તેમના દ્વારા પ્રવાહિત થશે નહીં આના પરિણામે લાઈટના ખૂણામાં ફેરફાર થશે તેથી તમે ક્યાં તો કોઈ ચોક્કસ સેગમેન્ટમાંથી પસાર થતા લાઈટના બીમને અવરોધિત કરી શકો છો અથવા તમે તેને પસાર થવા માટે પરવાનગી આપી શકો છો આ રીતે સેગમેન્ટ ક્યાં તો ઝગમગતું હોય છે અથવા ઝગમગતું નથી તેથી તમે પ્રવાહી સ્ફટિક દ્વારા સીધા કરંટ ને પસાર કરી રહ્યાં નથી પરોક્ષ રીતે તે થઈ રહ્યું છે અને મેં કહ્યું હતું તેમ અંત માં એક પ્રતિબિંબિત અરીસો છે ઇલેક્ટ્રોડ પ્લેન છે અને આખી વ્યવસ્થા સીલબંધ કેસીંગની અંદર મૂકવામાં આવે છે જ્યારે તમે LCD ડિસ્પ્લે યુનિટ જુઓ છો ત્યારે તમે આ બધું સરસ રીતે પેક કરેલા ખૂબ જ પાતળા કેસ માં જુઓ છો આ બધા સ્તરો એન્જિનિયર્ડ છે અને તે આકર્ષક ફ્રેમ ની અંદર મૂકવામાં આવે છે

ચાલો આપણે એક ખાસ LCD ડિવાઇસ ધ્યાન માં લઈએ જે આપણે આપણા નિદર્શનના ભાગ રૂપે બતાવીશું આ એક ખૂબ અનુકૂળ આઉટપુટ ડિવાઇસ છે જેનો ઉપયોગ આલ્ફાન્યુમેરિક અક્ષરો પ્રદર્શિત કરવા માટે થઈ શકે છે આલ્ફાન્યુમેરિકનો અર્થ ફક્ત સંખ્યાઓ જ નહીં પણ મૂળાક્ષરોના અક્ષરો abcdefgh એ બધું જ તેનો ભાગ નંબર JHD162A છે અને આ તેનું ચિત્ર છે તમે એક બાજુ જોઈ શકો છો ત્યાં કેટલીક કનેક્ટર પિન છે કુલ 16 પિન આપવામાં આવી છે અને આ ડિસ્પ્લે યુનિટ અક્ષરોની 2 લાઇનો પ્રદર્શિત કરી શકે છે દરેક 16 લાઇન અક્ષરોની હોય છે આ 16 x 2 ડિસ્પ્લે યુનિટ છે અને ત્યાં 2 વિવિધ મોડ્સ છે ક્યાં તો તમારી પાસે 4 બીટ મોડ હોઈ શકે છે અથવા તમારી પાસે 8 બીટ મોડ હોઈ શકે છે 4 બીટ મોડ માં તમે માઇક્રોકન્ટ્રોલર સાથે ફક્ત 4 ડેટા લાઇન ને કનેક્ટ કરી શકો છો અને 8 બીટ મોડ માં તમે બધી 8 ડેટા લાઇન ને માઇક્રોકન્ટ્રોલરથી કનેક્ટ કરી શકશો અહીં 16 પિનમાંથી 8 ડેટા લાઇન છે તેથી જો તમે તે બધી 8 ડેટા લાઇન ને માઇક્રોકન્ટ્રોલરથી કનેક્ટ કરો છો તો ડેટા મોકલવાનું વધુ સરળ છે કારણ કે બધા અક્ષરો સામાન્ય રીતે ASCII જેવા કેટલાક કેરેક્ટર કોડ માં એન્કોડ હોય છે તે 7 બીટ અથવા 8 બીટ હોય છે ફ્લિપ બાજુએ તમારે 8 વાયર ને કનેક્ટ કરવા પડશે તેથી વાયર ની સંખ્યા વધુ બને છે તેથી જ આ ઉપકરણ 4 બીટ મોડનો વિકલ્પ પણ પ્રદાન કરે છે જ્યાં તમે માઇક્રોકન્ટ્રોલર સાથે ડેટા લાઇન ના ફક્ત 4 બીટ્સને કનેક્ટ કરો છો અને માઇક્રોકન્ટ્રોલર 2 સાઇકલ માં ડેટા ના 8 બીટ્સ મોકલશે પ્રથમ 4 બીટ્સ અને પછી અન્ય 4 બીટ્સ જો તમે એ ડ્રાઇવર નો ઉપયોગ કરી રહ્યા છો જે 4 બીટ્સ મોડ ને સપોર્ટ કરે છે તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી તમે ફક્ત 4 લાઇન ને કનેક્ટ કરશો અને ડ્રાઇવર બાકી ની સંભાળ લેશે ચાલો પિન નું વર્ણન જુઓ ત્યાં 16 પિન છે જમણી બાજુએ પિન અને તેના ટૂંકા વર્ણનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રથમ 2 ગ્રાઉન્ડ અને વીજ પુરવઠો છે સામાન્ય રીતે ગ્રાઉન્ડ 0V સાથે જોડાયેલ છે અને વીજ પુરવઠો 5V વીજ પુરવઠા સાથે જોડાયેલ છે ત્રીજો ઇનપુટ VEE છે તેને તમે કૉન્ટ્રાસ્ટ ઍડજસ્ટમેન્ટ માટે ઉપયોગ કરી શકો છો વોલ્ટેજ લાગુ કરીને તમે ડિસ્પ્લેના કૉન્ટ્રાસ્ટ લેવલ ને સમાયોજિત કરી શકો છો તમે જે રીતે કનેક્ટ કરો છો તે આની જેમ છે તમે ચલ અવરોધ નો ઉપયોગ કરો છો જેને પોન્ટિનોમીટર કહે છે એક બાજુ તમે 5V ને કનેક્ટ કરી શકો છો બીજી બાજુ તમે ગ્રાઉન્ડ ને કનેક્ટ કરો છો અને આ એક પોન્ટિનોમીટર છે આ ટેપીંગ પૉઇન્ટ ક્યાં તો નોબ ફેરવીને બદલી શકાય છે અથવા તો ત્યાં સ્ક્રુ છે તે સ્ક્રુ ફેરવીને બદલી શકાય છે અને મધ્યમ બિંદુ તમે VEE ને કનેક્ટ કરો છો તમે પોટેન્શિયોમીટરને યોગ્ય રીતે ગોઠવીને 0 થી 5V વચ્ચે કોઈ વોલ્ટેજ VEE પર લાગુ કરી શકો છો અને તમારા જોવાના ખૂણાના આધારે તમે તે મુજબ કૉન્ટ્રાસ્ટ ને સમાયોજિત કરી શકો છો ત્યાં RS નામની પિન છે RS મતલબ રજિસ્ટર સિલેક્ટ જ્યારે તમે ડિસ્પ્લે યુનિટ ને કોઈ ડેટા અથવા સૂચના મોકલી રહ્યાં હોવ ત્યારે તે ડેટા હોઇ શકે છે જેને તમે પ્રદર્શિત કરવા માંગો છો અથવા તમે જુઓ કે તે ફક્ત કોઈ ડેટા જ નથી તમે ડિસ્પ્લે યુનિટ ને કહી રહ્યા છો કે અમે 8 બીટ મોડ અથવા 16 બીટ મોડ માં અક્ષરો પ્રદર્શિત કરવા માંગીએ છીએ આ ડિસ્પ્લે યુનિટ પર કેટલીક સૂચનાઓ પણ લખી શકાય છે તે સૂચના અથવા ડેટા હોઈ શકે છે આ RS ખરેખર તમને જણાવે છે કે તમે ખરેખર શું લખી રહ્યા છો જ્યારે તમે માઇક્રોકન્ટ્રોલર સાથે ઇન્ટરફેસિન્ગ કરી રહ્યાં છો ત્યારે ક્યારેક માઇક્રોકન્ટ્રોલર કોઈક સૂચના મોકલશે ક્યારેક તે ડેટા મોકલશે આ RS પિન ને માઇક્રોકન્ટ્રોલરની કેટલીક ડેટા લાઇનથી કનેક્ટ કરવું પડશે જેથી તે જરૂરિયાત મુજબ તેને 0 અથવા 1 માં બદલી શકે આગળની પિન એ readwrite પિન છે આ તમને કહે છે કે શું તમે LCD યુનિટ પર ડેટા લખી રહ્યા છો અથવા તમે LCD યુનિટ માંથી કેટલીક સ્ટેટસ માહિતી વાંચી રહ્યા છો જો તે 0 છે તો તેનો અર્થ write છે જો તે 1 છે તો તેનો અર્થ read છે આપણી ઇન્ટરફેસિંગ એપ્લિકેશનમાં આપણે ફક્ત લખીશું આપણે સ્ટેટસ વાંચતા નથી આપણે તેને સીધું ગ્રાઉન્ડ માં જોડી શકીએ છીએ તમે તેને 0 બનાવી શકો છો જેથી તે હંમેશા register write મોડ માં હોય આગળની પિન એક enable સિગ્નલ છે તમે જુઓ કે આ enable સિગ્નલ આ ડિસ્પ્લે યુનિટ ને સક્રિય કરશે જ્યારે પણ તમે તેને enable કરી રહ્યાં હોવ ત્યારે જ તે કાર્ય કરશે સામાન્ય રીતે આ enable પિન પણ માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલી છે જેથી જ્યારે પણ તે ડેટા મોકલવા માંગતો હોય ત્યારે તે તેને enable કરે છે અને પછી તે ડેટા લખે છે જો તે 1 છે તો તે enabled છે જો તે 0 છે તો તે enabled નથી પછી 8 ડેટા લાઇન DB0 થી DB7 આવે છે જ્યારે તમે 8 બીટ મોડ માં ઇન્ટરફેસિન્ગ કરી રહ્યાં છો ત્યારે તમે માઇક્રોકન્ટ્રોલર પોર્ટ ની 8 લાઇનોને આ 8 પિનથી કનેક્ટ કરી રહ્યાં છો પરંતુ જ્યારે તમે 4 બીટ મોડનો ઉપયોગ કરી રહ્યાં છો ત્યારે તમારે આ 4 લાઇનમાંથી ફક્ત DB4 DB5 DB6 અને DB7 ને કનેક્ટ કરવાની જરૂર છે તમે ફક્ત માઇક્રોકન્ટ્રોલર સાથે હાઇઓર્ડર 4 લાઇન્સને કનેક્ટ કરવા ની જરૂર છે અને મેં કહ્યું તેમ માઇક્રોકન્ટ્રોલર એક સમયે 2 સાઇકલ 4 બિટ્સમાં ડેટા આઉટપુટ કરશે અને આ છેલ્લી 2 પિન LED અને LED નો ઉપયોગ બ્રાઈટનેસ લેવલ ને નિયંત્રિત કરવા માટે થાય છે તમે ડિસ્પ્લેને તેજસ્વી બનાવવા માટે LED અને LED સાથે વોલ્ટેજ ને કનેક્ટ કરી શકો છો સામાન્ય રીતે તમે 5V સાથે કનેક્ટ કરો છો તમે અવરોધ ને LED ઇનપુટ સાથે કનેક્ટ કરી શકો છો અને અન્ય ઇનપુટને LED સાથે કનેક્ટ કરી શકો છો તમે તેને ગ્રાઉન્ડ કરી શકો છો આ રીતે તમે કનેક્ટ થઈ શકો છો આ તમને વિવિધ પિન વિશે અને તમે તેમને કેવી રીતે બરાબર કનેક્ટ કરી શકો છો તે વિશે જણાવે છે હવે ઇન્ટરફેસિંગ મુદ્દા વિશે વાત કરીએ તો સરળતા ને કારણે આપણા પ્રયોગોમાં આપણે 4 બીટ મોડનો ઉપયોગ કરીશું કારણ કે ફક્ત 4 ડેટા લાઇન ને કનેક્ટ કરવાની રહેશે હવે મેં તમને 4 બીટ નોડમાં કહ્યું હતું તેમ ડેટા ડિસ્પ્લે ડિવાઇસ માં એક સમયે 4 બીટ્સમાં લખવામાં આવે છે 4 બીટ ને નિબલ કહેવામાં આવે છે તેથી ડેટા નિબલ્સ તરીકે મોકલવામાં આવે છે DB7 થી DB4 માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલ છે પરંતુ લખવાવાળા આદેશો અને ડેટા હજી પણ 8 બીટ પહોળા છે અને તેથી તે 2 સાઇકલ માં લખાશે પ્રથમ હાયર ઓર્ડર 4 બિટ્સ મોકલવામાં આવે છે ત્યારબાદ લોવર ઓર્ડર 4 બિટ્સ મોકલવામાં આવે છે STM32 બોર્ડ સાથે આપણે એમ્બેડ પ્રોગ્રામિંગ એન્વાયર્નમેન્ટ નો ઉપયોગ કરીશું એમ્બેડ પ્રોગ્રામિંગ એન્વાયર્નમેન્ટ આપણને આપણા પ્રોગ્રામો C માં બનાવવાની મંજૂરી આપે છે અને તે લાઇબ્રેરી ફંક્શન્સ અને ડ્રાઈવર્સ પુરા પાડે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો તે લાઇબ્રેરી ફંક્શન માં આ 4 બીટ ઇન્ટરફેસિંગની કાળજી લેવામાં આવશે અને પ્રોગ્રામ લખતી વખતે આપણને કોઈ પણ બાબતે ચિંતા કરવાની જરૂર નથી ડ્રાઇવર આપમેળે કાળજી લેશે તેનો અર્થ એ કે પ્રથમ 4 હાઇ ઓર્ડર બીટ લખો પછી 4 લો ઓર્ડર બીટ અને આગળ વગેરે વગેરે સૂચના ક્યારે લખવી ડેટા ક્યારે લખવો તે ડ્રાઇવર દ્વારા ધ્યાન રાખવામાં આવશે આપણે આ 2 લાઇબ્રેરી TextLCD અને TextLCDScroll નો ઉપયોગ કરીશું પ્રથમ લાઇબ્રેરી એ ખરેખર LCD ડ્રાઇવર છે તે એક સમયે 4 બીટ્સ લો લેવલ ડેટા અને સૂચનો મોકલવા માટે જવાબદાર છે અને બીજી લાઇબ્રેરી તમને ડિસ્પ્લેમાં સ્ક્રોલિંગ સુવિધાઓ ની મંજૂરી આપે છે જો તમે એક પંક્તિ માં 16 કરતા વધુ અક્ષરો પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો ડિસ્પ્લે આપમેળે ડાબેથી જમણે સ્ક્રોલ થશે હું એક ઉદાહરણ બતાવીશ આપણે પહેલાં આ TextLCDScroll ક્લાસ નો ઑબ્જેક્ટ બનાવીએ છીએ તે એક ઑબ્જેક્ટ બનાવશે જે LCD યુનિટ સૂચવશે આ એક ઑબ્જેક્ટ લક્ષી પ્રોગ્રામિંગ કૉન્સેપ્ટ છે હવે જ્યારે તમે આ ઑબ્જેક્ટ નો ઉલ્લેખ કરો છો ત્યારે 7 આર્ગ્યુમેન્ટ્સ નો ઉલ્લેખ કરવો પડશે કારણ કે તમારે આ LCD થી માઇક્રોકન્ટ્રોલર સાથે કેટલાક જોડાણો બનાવવા પડશે આ 7 વસ્તુઓ જોડાણો બનાવવા માટે જરૂરી છે આ વસ્તુઓ શું છે પ્રથમ તમારે રજિસ્ટર સિલેક્ટ ઇનપુટ કનેક્ટ કરવું પડશે મેં તમને કહ્યું હતું કે તમારે સિલેક્ટ કરવાનું છે કે તે સૂચના છે કે ડેટા પછી ડેટા enable કરો તમારે ડિસ્પ્લે યુનિટ સક્ષમ કરવું પડશે પછી 4 ડેટા લાઇનો તે તેને 6 બનાવે છે અને અંતે અહીં LCD ટાઇપ આપણે ત્યાં કયા પ્રકારનું LCD ડિસ્પ્લે યુનિટ છે તે નિર્દિષ્ટ કરવું પડશે તમે જુઓ છો કે ત્યાં અન્ય ડિસ્પ્લે યુનિટ્સ છે જે 16 બાય 4 છે ત્યાં 4 લાઇનો છે પરંતુ આપણે અહીં જે ડિસ્પ્લે યુનિટ ઇન્ટરફેસ કરી રહ્યાં છીએ તેમાં ફક્ત 2 લાઈનો સામેલ છે આ TextLCDScroll ક્લાસ દ્વારા સમર્થિત વિવિધ કાર્યો બતાવવામાં આવ્યા છે cls એટલે સ્ક્રીન સાફ કરો તે blank બનાવવામાં આવી છે setSpeed જ્યાં n એ પૂર્ણાંક સંખ્યા 1 કરતા વધારે અથવા બરાબર છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે સ્ક્રીન ને સ્ક્રોલ કરી રહ્યાં છો ત્યારે સ્ક્રોલિંગની ગતિ કેટલી હશે 1 નો અર્થ સેકંડ દીઠ 1 અક્ષર 2 નો અર્થ સેકંડ દીઠ 2 અક્ષરો 3 એટલે પ્રથમ 3 અક્ષરો પ્રતિ સેકંડ તમે સ્ક્રોલિંગની ગતિ ને નિયંત્રિત કરી શકો છો અને સેટલાઈન એ એક ફંક્શન છે જ્યાં તમે કઈ લાઈનમાં ટેક્સ્ટ પ્રદર્શિત કરવા માંગો છો તે કહી શકો છો લાઈન નંબર 0 અથવા 1 હોઈ શકે છે 0 નો અર્થ પ્રથમ લાઈન 1 નો અર્થ બીજી લાઇન છે અને મેં અગાઉ કહ્યું તેમ જો તમે કોઈ ટેક્સ્ટ ને લાઈન પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે ટેક્સ્ટ 16 કરતા વધારે છે તો તે આપમેળે ટેક્સ્ટ સ્ક્રોલ થવાનું શરૂ થશે

અહીં હું STM32 માઇક્રોકન્ટ્રોલર બોર્ડ સાથે ખૂબ જ લાક્ષણિક ઇન્ટરફેસ બતાવું છું તમે જુઓ કે હું LED અને LED કનેક્શન્સને કનેક્ટ કરું છું અહીં પ્રથમ બે વીજ પુરવઠો અને ગ્રાઉન્ડ છે તમે અહીં જુઓ હું એક બાજુ એક પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરું છું અને એક બાજુ હું ગ્રાઉન્ડ ને જોડું છું મધ્યમ બિંદુ ને હું 5 વોલ્ટ સાથે જોડું છું હું VEE ટર્મિનલથી કનેક્ટ કરી રહ્યો છું જે કૉન્ટ્રાસ્ટ નિયંત્રણ છે આપણી પાસે આ પીળી લાઈન રજિસ્ટર સિલેક્ટ છે જે માઇક્રોકન્ટ્રોલર પિનમાંની એક સાથે જોડાયેલ છે readwrite કાયમી ધોરણે ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે કારણ કે આપણે ફક્ત લખી રહ્યા છીએ અહીં આપણી પાસે enable છે enable એ માઇક્રોકન્ટ્રોલર લાઇનમાંથી એક સાથે કનેક્ટ થયેલ છે કારણ કે માઇક્રોકન્ટ્રોલરે તેને enable કરવું પડશે હાઇ ઓર્ડર 4 લાઇન કેટલીક માઇક્રોકન્ટ્રોલર પિનથી જોડાયેલ છે આ રીતે તમે માઇક્રોકન્ટ્રોલરને ડિસ્પ્લે યુનિટ કનેક્શન સાથે કનેક્ટ કરી શકો છો અને હું કેટલાક કેરેક્ટર પ્રદર્શિત કરવા માટે સેમ્પલ એમ્બેડ કોડ બતાવું છું તમે જોશો કે શરૂઆતમાં તમારે કેટલાક હેડર સામેલ કરવા પડશે કારણ કે તમે એમ્બેડ પ્રોગ્રામિંગ નો ઉપયોગ કરી રહ્યાં છો mbed h ફરજિયાત છે તમારે આ સામેલ કરવું પડશે અને આ બે વધારાની લાઇબ્રેરી છે તમે TextLCD અને TextLCDScroll નો ઉપયોગ કરી રહ્યાં છો મેં કહ્યું તેમ તમારે TextLCDScroll નો ઑબ્જેક્ટ બનાવવો પડશે તમે lcd નામ આપો અને આ તે 7 વસ્તુઓ છે જેનો તમે ઉલ્લેખ કરો છો અહીં તમે સ્પષ્ટ કરો કે તમે કઈ પિનથી કનેક્ટ થઈ રહ્યાં છો પ્રથમ રજિસ્ટર સિલેક્ટ છે આનો અર્થ એ છે કે તમે રજિસ્ટર સિલેક્ટ ને તે તમારા STM32 D13 પિન પર કનેક્ટ કરી રહ્યાં છો પછી આ enable છે તમે તેને STM32 D12 પિનથી કનેક્ટ કરી રહ્યાં છો પછી 4 ડેટા લાઇનોછે તમે તેને D11 D10 D9 D8 પિનથી કનેક્ટ કરી રહ્યાં છો અને પછી છેલ્લી પિન કહે છે કે આ કયા પ્રકારનું ડિસ્પ્લે યુનિટ છે અને મુખ્ય પ્રોગ્રામ માં તમે જુઓ છો કે તે ખૂબ જ સરળ છે આપણે આ cls ફંક્શન ને પહેલાં કોલ કરી રહ્યા છીએ આપણે ઑબ્જેક્ટ નું નામ lcd ડોટ ફંક્શનનું નામ આપવું છે આ રીતે તમે કોલ કરો છો તેથી ડિસ્પ્લે સાફ થઈ ગઈ છે પછી હું સ્ક્રોલિંગની ગતિ પ્રતિ સેકંડ એક અક્ષર પર સેટ કરું છું પછી લૂપમાં while નો અર્થ અનંત લૂપ છે આપણે પ્રથમ લાઇન પર કંઈક પ્રદર્શિત કરી રહ્યા છીએ બીજી લાઇન પર કંઈક આપણે EMBEDDED SYSTEM DESIGN પ્રદર્શિત કરી રહ્યા છીએ જે 16 અક્ષર કરતા વધુ છે તેથી ત્યાં ધીમું સ્ક્રોલિંગ થશે 1 કેરેક્ટર પ્રતિ સેકંડ બીજી લાઇન NPTEL 2018 છે આ નિશ્ચિત છે અહીં 16 થી ઓછા કેરેક્ટર છે તેથી તે સ્ક્રોલ થશે નહીં અને અહીં આ ખરેખર જરૂરી નથી હું 25 સેકંડ ની રાહ જોઉં છું આ રીતે તમે STM32 માઇક્રોકન્ટ્રોલર બોર્ડ સાથે કનેક્ટ કરીને LCD ને ઇન્ટરફેસ અને પ્રોગ્રામ કરી શકો છો તેને કેવી રીતે કરવું તેનો આ તમને વિચાર આપશે આ સાથે આપણે આ વ્યાખ્યાન ના અંત માં આવીએ છીએ આપણે બીજા વ્યાખ્યાયનો માં કેટલાક અન્ય સેન્સર અને એક્ચ્યુએટર્સ અને આઉટપુટ ઉપકરણો વિશે વાત કરીને ચાલુ રાખીશું